આપણે બે ટર્મિનલ એલિમેન્ટો ના શ્રેણી જોડાણ પર ધ્યાન આપ્યું છે જેમાં બધા એલિમેન્ટો માંથી સમાન પ્રવાહ વહે છે અને આ સંયોજનમાં કુલ વોલ્ટેજ એ વોલ્ટેજનો સરવાળો છે હવે આપણે બે ટર્મિનલ એલિમેન્ટો ના સમાંતર જોડાણને જોશું જેમાં વોલ્ટેજ અને પ્રવાહોની ભૂમિકાઓ એ શ્રેણી જોડાણ ની સાપેક્ષે તદ્દન વિપરીત હશે જ્યારે આપણી પાસે સંખ્યાબંધ ટર્મિનલ એલિમેન્ટો સમાંતર જોડાણમાં છે ત્યારે તમે આ બધા એલિમેન્ટો ને એક ટર્મિનલ સાથે જોડો છો અને આ બધા એલિમેન્ટોના બીજા ટર્મિનલને પણ એક બીજા નોડ સાથે જોડો છો અને આ બે નોડ એ અસરકારક સમાંતર સંયોજનના ટર્મિનલ્સ બનાવે છે તેથી હું આની કોઈપણ સંખ્યાને સમાંતર મૂકી શકું છું હવે આ શું છે તમે આ એલિમેન્ટો પરના વોલ્ટેજને જોઈ શકો છો જો તમે પહેલા બે એલિમેન્ટોને સમાવીને અહીં લૂપ બનાવો છો તો તમે સરળતાથી જોશો કે V1 V2 અને આ બે એલિમેન્ટો V2 V3 અને તેથી વધુ પણ હોઈ શકે કારણ કે તે બે ટર્મિનલ્સ વચ્ચે સમાન રીતે જોડાયેલા છે તેથી સમાંતર સંયોજન માં તે ખાસીયત છે કે તમામ એલિમેન્ટો માં નો વોલ્ટેજ તેમા સમાન હોય છે ચાલો હું આ પ્રવાહ ને I1 આ પ્રવાહ ને I2 અને આ પ્રવાહ ને I3 કહું છું અને સ્પષ્ટપણે તમે જુઓ છો કે અહીંયા કુલ પ્રવાહ એ I1 I2 I3 છે આ સમાંતર સંયોજન માં વહેતો કુલ પ્રવાહ છે તેથી હવે તમે જોઈ શકો છો કે આ શ્રેણી જોડાણ નો એક ચોક્કસ ભાગ છે અહીં બધા એલિમેન્ટો માં વોલ્ટેજ સમાન છે અને સમાંતર સંયોજનનો પ્ર્વાહ એ વ્યક્તિગત એલિમેન્ટ પ્રવાહો નો સરવાળો છે તેથી આની મદદથી આપણે ઝડપથી ફરી બધા એલિમેન્ટો માંથી પસાર થઈ શકીએ છીએ અને ત્યાં સમાંતર સંયોજન જેવું વર્તે છે તે જોઈ શકીએ છીએ તેથી ફરીથી આવું કરવાનું કારણ એ છે કે આ પ્રારંભિક હોવા છતાં તમને થોડો આત્મવિશ્વાસ આવે તમે પ્રથમ સિદ્ધાંતોથી દરેક બાબતને તર્ક આપી શકો મને પ્રથમ સમાંતરમાં વોલ્ટેજ સ્ત્રોત પર નજર કરવા દો તેથી મારી પાસે બે આદર્શ વોલ્ટેજ સ્ત્રોત છે V1 અને V2 હું તેમને સમાંતર જોડું છું હવે હું લૂપ બનાવું છું અને કિર્ચહોફના વોલ્ટેજના નિયમો ને લાગુ કરું છું તે મને કહે છે કે V1 એ V2ની બરાબર હોવો જોઈએ તેથી તેનો ખરેખર અર્થ એ છે કે જો V1 અને V2 એક બીજાથી અલગ હોય તો તમને આ જોડાણની મંજૂરી નથી અને જો V1 એ V2 ની બરાબર થાય છે તો આખી આ વસ્તુ નુ મૂલ્ય V1 ના એક જ વોલ્ટેજ સ્ત્રોતની બરાબર છે તેથી જેમ સામાન્ય રીતે પ્રવાહ સ્રોતોના શ્રેણી જોડાણને સમાંતર જોડાણ ની મંજૂરી નથી તેમ અહીયા આ ની મંજૂરી નથી જો ફક્ત બે વોલ્ટેજ સ્ત્રોત સમાન હોય અને જો તે કિસ્સામાં પરિણામ તુચ્છ છે તો પરિણામ પણ તે જ વોલ્ટેજ સ્ત્રોત છે તો જ તેને મંજૂરી આપવામાં આવશે હવે મારે અહીં એક વાતની સાવધાની રાખવી છે કે આની વચ્ચે અને આ બે બેટરી ને સમાંતર કનેક્ટ કરવા વચ્ચે મૂંઝવણ ન કરો તમે હંમેશા કહી શકો કે હું બે બેટરી 1 5 વોલ્ટ અને 9 વોલ્ટ ખરીદી શકું છું અને તેમને સમાંતરમાં બે વાયરનો ઉપયોગ કરીને જોડી પણ શકું છું અહીંયા આ વસ્તુ મને રોકી રહી છે આના દ્વારા તમે અર્થ કરો છો કે તેની મંજૂરી નથી હવે અહીં આપણે આદર્શ વોલ્ટેજ સ્ત્રોત વિશે વાત કરીશું જો તમારી પાસે આદર્શ વોલ્ટેજ સ્ત્રોત છે તો આ જોડાણને મંજૂરી નથી હવે બેટરી વાળી વસ્તુઓ એ છે કે તેનો અંદાજિત વોલ્ટેજ સ્ત્રોત તે આદર્શ વોલ્ટેજ સ્ત્રોત નથી જેથી શ્રેણીમાં થોડો અવરોધ છે તેથી તે વસ્તુઓ એક બીજા સાથે સમાંતર જોડાઈ શકે છે જે પસાર થાય છે તે મોટો પ્રવાહ છે અને તે પછી તે બેટરીનું જીવન ઘટાડશે પરંતુ જ્યારે આદર્શ વોલ્ટેજ સ્ત્રોત ની વાત આવે છે ત્યારે તેમને આ રીતે જોડતા કિર્ફોફના વોલ્ટેજ કાયદાનું ઉલ્લંઘન થશે અને પરિણામે તેને મંજૂરી નથી હવે આપણે સમાંતર પ્ર્વાહ સ્ત્રોતો જોઈએ છીએ તેથી ચાલો કહીએ કે તમારી પાસે આ બે ટર્મિનલ્સ છે અને મારી પાસે સંખ્યાબંધ પ્રવાહ સ્રોતો I 1 I 2 I 3 અને IN સુધી છે તેથી કહેવા માટે મારી પાસે સમાંતર N પ્રવાહ સ્ત્રોતો છે તેથી તે બધામાં સમાન વોલ્ટેજ દેખાય છે પરંતુ તે સંબંધિત નથી કારણ કે પ્ર્વાહ સ્ત્રોતમાંથી વોલ્ટેજ નો તેના પ્રવાહ પર કોઈ પ્રભાવ નથી અને કિર્ચહોફના પ્ર્વાહ ના કાયદાની એપ્લિકેશન બતાવે છે કે અહીં વહેતું પ્રવાહ I 1 I 2 I 3 છે તેથી પ્રવાહ સ્ત્રોતો નું સમાંતર જોડાણ એકલ વર્તમાન સ્રોત ને સમાન છે જેનું મૂલ્ય વ્યક્તિગત પ્ર્વાહ સ્રોતોનો સરવાળો છે તેથી આ શ્રેણીમાં વોલ્ટેજ સ્રોતોનો પ્રતિ ભાગ છે હવે હું રેઝિસ્ટર ને સમાંતર માનું છું તેથી ફરીથી આપણી પાસે બે ટર્મિનલ છે આપણી પાસે વોલ્ટેજ V છે અને તમારી પાસે સંખ્યાબંધ રેઝિસ્ટર R1 R2 Rn સુધી છે હવે તે દરેક માંથી વહેતો પ્રવાહ એ ઓહ્મ ના નિયમ દ્વારા મળે છે અને આ ખાસ કિસ્સામાં વાહકતા નો ઉપયોગ કરવો વધુ અનુકૂળ છે હું આ પ્રવાહ ને G1 V તરીકે લખીશ જ્યાં G1 વાહકતા છે તેવી જ રીતે આ G2 V અને અંતે આ GNV છે અને પ્રવાહ અહીં સ્પષ્ટ છે આ બધા G 1 G 2 GN નો સરવાળો તેથી આ પ્રવાહ ને હું વોલ્ટેજ V થી ગુણુ છું તેથી તમે જુઓ છો કે આ તે જ સંબંધ છે જે એક રેઝિસ્ટર માં અસ્તિત્વમાં છે આ પ્રમાણે તે એકલા રેઝિસ્ટર નું આચરણ હશે તેથી I અને V વચ્ચેના આ પ્રમાણસર સંબંધને કારણે આપણે જાણીએ છીએ કે સમાંતર સંયોજન રેઝિસ્ટર પણ એક રેઝિસ્ટર ની જેમ વર્તે છે જેથી અસરકારક વાહકતા G 1 G 2 GN દ્વારા આપવામાં આવે છે તેથી જો હું આ ટર્મિનલ્સ ને n1 અને n2 કહુ તો આ n1 અને n2 ની વચ્ચે તે એક રેઝિસ્ટર જેવું લાગે છે અને તમે આની મદદ થી વાહકતાની ગણતરી કરી શકો છો જો તમે અવરોધ નો ઉપયોગ કરવાની તૈયારી કરો છો તો અસરકારક અવરોધ એ ઇફેક્ટિવ અવરોધ ના રેસિપ્રોકલ દ્વારા આપવામાં આવે છે આ તે સ્વરૂપ છે જે સંભવત બધાને પરિચિત છે પરંતુ ઘણી વખત અવરોધ કરતા વિશ્લેષણમાં આ વાહકતા નો ઉપયોગ કરવો વધુ સરળ છે હવે અમે સમાંતર કેપેસિટરને ધ્યાનમાં લઈએ છીએ તેથી તમારી પાસે બે ટર્મિનલ છે જેમાં આપણી પાસે વોલ્ટેજ V છે અને અમારી પાસે C 1 C 2 C N છે અને હવે આપણે પ્રવાહ અને કેપેસીટર માટે વ્યક્તિગત અભિવ્યક્તિ લખી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે કેપેસિટર C1 માંથી પસાર થતો પ્રવાહ એ C1dVdt કેપેસિટર C2 માંથી પસાર થતો પ્રવાહ એ C2dVdt અને કેપેસિટર CN માંથી પસાર થતો પ્રવાહ એ CNdVdt હશે તેથી અહીંથી નીકળતો કુલ પ્રવાહ એ આ બધી બાબતો નો સરવાળો છે જે ફક્ત કેપેસિટર નો સરવાળો અને વોલ્ટેજ V નુ સમયની સાપેક્ષે વિકલન છે ફરીથી તમે અહીં વોલ્ટેજ નો અને ત્યાં પ્રવાહ વચ્ચેનો સંબંધ જુઓ તે એક કેપેસિટર જેવો દેખાય છે જો તમારી પાસે કેપેસિટર C હોય અને વોલ્ટેજ V હોય તો તેમાંથી વહેતો પ્રવાહ એ C અને વોલ્ટેજ V નુ સમયની સાપેક્ષે વિકલન નો ગુણાકાર હશે તેથી સ્પષ્ટ રીતે એવું કહેવામાં આવે છે કે કેપેસિટીન્સ નું અસરકારક મૂલ્ય C1 C2 C N છે તેથી કેપેસિટરનું સમાંતર સંયોજન એકલ કેપેસિટરની જેમ કાર્ય કરે છે જેનું મૂલ્ય વ્યક્તિગત કેપેસિટર નો સરવાળો છે હવે આપણે ઇન્ડક્ટર ના સમાંતર જોડાણ ને ધ્યાનમાં લઈએ છીએ ધારો કે તમારી પાસે L1 L2 LN ઇન્ડક્ટર છે અને તે બધામાં સમાન વોલ્ટેજ V છે હવે હું અહીંયા પ્રવાહ I1 I2 અને IN ને દર્શાવુ છુ હવે આપણે પાછલી ચર્ચામાંથી જાણી શકીએ કે પ્ર્વાહ I1 એ 1L1 ઇન્ટિગલ 0 થી t Vdt છે તેથી હવે આપણે જોઈએ છીએ કે આ બરાબર તે જ સંબંધ છે જો આપણી પાસે એક ઈન્ડકટર L હોય જેનાં અસરકારક મૂલ્યો હોય તો વોલ્ટેજ અને પ્ર્વાહ સંબંધ V અને L અસરકારક ઇન્ટિગ્રલ બરાબર છે તેથી સ્પષ્ટ રીતે અસરકારક ઇન્ડકટન્સ નો પારસ્પરિક લાભ L પર 1L1 1L2 1LN ની બરાબર છે અને આ સમાંતરમાં રેઝિસ્ટર રાખવા જેવું જ છે જો તમે રેઝિસ્ટર્સની દ્રષ્ટિએ અભિવ્યક્તિ લખો તો આપણે જોયું કે આપણને એક સરખુ સ્વરૂપ મળ્યું છે